આજે A અલ્ગોરિથમ ના સ્પેસ સેવિંગ વર્ઝન તરીકે અમે પ્રથમ કલોઝ લિસ્ટ નું પ્રુનિંગ જોવા માંગીએ છીએ તેથી તમે હ્યુરિસ્ટિક ફંક્શન સાથે કામ કરી રહ્યા છો એવું માનવા માટે તેને ફરીથી પુનરાવર્તિત કરો જે મોનોટોન અથવા કન્સિસ્ટન્સી ના માપદંડોને સંતુષ્ટ કરે છે અમે બે બાબતો વિશે ચિંતિત છીએ પહેલું કૉમ્યૂનિટી કૉમ્યૂનિટી તરીકે કહે છે તેમ સર્ચ ને પાછી લીક થતી અટકાવવા માટે છે જેનો અર્થ સામાન્ય રીતે કલ્પના કરો કે સર્ચ ફ્રન્ટીયર સર્ચ સ્પેસ માંથી દૂર કરવામાં આવે છે ઓપન નોડ સર્ચ સ્પેસ ની અંદર પાછી ન આવે જે કલોઝ લિસ્ટ માં હોય આ પહેલો ઉદ્દેશ છે અને બીજો ઉદ્દેશ અલબત્ત માર્ગનું પુનર્નિર્માણ કરવાનો રહેશે તો પહેલા ચાલો આપણે ચિંતા કરીએ કે તમે શોધને કેવી રીતે પાછળ જતા રોકી શકો છો તેથી 2000 અથવા તેની આસપાસ કોરોર જૂના મિત્રો તથા તેના વિદ્યાર્થી ઝાંગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી તેના પર કામ કરી રહ્યા હતા તેણે પગાર sum તૈયાર કરી જેનું નામ હું પછી થી આપીશ પરંતુ કલ્પના કરો કે તે નીચે મુજબ કામ કરે છે ધારો કે તમારી પાસે આ નોડ x છે અને તમે તેના ચાઈલ્ડ જનરેટ કરો છો અને હવે ફક્ત આગળના ચાઈલ્ડ ને જુઓ તો ચાલો માની લઈએ કે આપણે સર્ચ ફ્રન્ટીયર વધારી રહ્યા છીએ અને માની લઈએ કે આપણે તેમને a b c કહીએ છીએ હવે કોર્ફ અને ઝાંગે જે સૂચવ્યું તે એ છે કે તમે આ નોડ્સ સાથે સંગ્રહ કરી શકો છો તે ઓપન છે જો તેઓ ફક્ત નવા ઓપન હોય તો તેઓ દરેક નોડ ને ઓપન માં નોડ્સના પેરેન્ટ્સના લિસ્ટ સાથે સંગ્રહિત કરે છે તેથી ઉદાહરણ તરીકે અમે અહીં x નો સંગ્રહ કરીશું b અને c સાથે અમે x પણ સ્ટોર કરીશું શું વિચાર છે વિચાર એ છે કે આ લિસ્ટ એક પ્રકારનું લિસ્ટ બનાવે છે આનો અર્થ એ થયો કે જ્યારે આપણે વિસ્તરણ માટે a અથવા b અથવા c પસંદ કરીશું ત્યારે આપણે આ લિસ્ટ માં સૂચિબદ્ધ કરેલા ચાઈલ્ડ જનરેટ નહીં કરીએ તેથી સર્ચને આગળ ધપાવવાની તે ખૂબ જ સરળ પ્રક્રિયા છે માની લઈએ કે એક x છે જે y સાથે સંબંધિત છે અને માની લો કે આ y પણ આ c અને b સાથે સંબંધિત છે તેથી જે ક્ષણે y નું વિસ્તરણ કરવામાં આવ્યું તે xxy હોઈ શકે છે તે xy પણ હોઈ શકે છે તેથી દરેક નોડ ઓપન માં હોવાથી અમે નોડનું લિસ્ટ જાળવી રાખીએ છીએ જે મુવજેન કહેવામાં આવે ત્યારે નોડ સાથે બનાવવામાં આવશે નહીં તેથી તે ટર્બો લિસ્ટ જેવું છે દરેક નોડ સાથે આ સરળ પદ્ધતિથી આપણે જોઈ શકીએ છીએ કે તેની તેના પર અસર પડે છે જો તમે તેના વિશે વિચારો છો તો શોધ દરમિયાન દરેક એજ ને ફક્ત એક જ વાર ફેરવવામાં આવે છે તેથી x થી a ફક્ત આ દિશામાં જ એજ આગળ વધે છે અથવા બીજા શબ્દોમાં કહું તો બેક પોઇન્ટર આ દિશામાં છે x ક્યારેય x b અને c નો ચાઈલ્ડ ન બની શકે તેથી a જયારે નવા નોડ જનરેટ કરે છે ત્યારે b પણ નોડ જનરેટ કરે છે પરંતુ x જનરેટ કરશે નહીં તેથી આ a ના ચાઈલ્ડ નોડ છે તેથી આ તે સર્ચ ને પાછી લીક થતી અટકાવવાની એક પદ્ધતિ છે જેનો અર્થ એ છે કે સ્ત્રોત અહીં છે અને સર્ચ ફ્રન્ટીયર વિસ્તૃત થઈ રહી છે તેથી જ્યારે આપણે ચાઈલ્ડ જનરેટ કરીશું ત્યારે આ ફક્ત આગળ દેખાતા ચાઈલ્ડ દેખાતા હશે a પછી જો આપણે b જનરેટ કરીએ તો કોઈ જનરેટ કરી શકાતું નથી પરંતુ b ના અન્ય ચાઈલ્ડ જનરેટ થશે અને સર્ચ ફક્ત આગળની દિશામાં આગળ વધશે તેથી લૂપ્સમાં દાખલ થવા માટેના કેટલાક કામમાં નોડ્સના સુધારા દ્વારા ઓપન લિસ્ટ કાળજી લેવામાં આવે છે જેમાં વધુ માહિતી આપવામાં આવે છે કે કયા નોડ ઉત્પન્ન થશે નહીં થોડાં વર્ષો પછી 3 4 વર્ષ પછી અન્ય એક ચાઇનીઝ વિદ્યાર્થી ઝોઉ એ પોતાના સુપરવાઇઝર હેન્સન સાથે એક અલગ અલ્ગોરિધમ બનાવ્યુંજેમાં તેમની પાસે લિકીંગ બેક માટે થોડી અલગ પદ્ધતિ હતી તેમની પદ્ધતિમાં હમેંશા કલોઝ સેટને બે સેટમાં વિભાજિત કરવામાં આવે છે જેમાંથી એકને કર્નલ કહેવામાં આવે છે અને બીજાને બૉઉન્ડ્રી કહેવામાં આવે છે કર્નલ અને બૉઉન્ડ્રી વચ્ચેનો તફાવત કરવાનો માર્ગ એ છે કે ઓપન માં ચાલીડ નથી અને તેનાથી ઊલટું થાય છે કે કલોઝ લિસ્ટ માં ઓછામાં ઓછું એક ચાઈલ્ડ હશે તેથી જો મારે કલોઝ લિસ્ટ બનાવવું હોય તોજો તે શરૂઆતનો નોડ હોય તો તેની અંદરની દરેક વસ્તુ કલોઝ લિસ્ટમાં હશે અને બૉઉન્ડ્રી પરની બધી જ વસ્તુઓ ઓપન રહેશે તેથી હું આ રંગથી જે બાઉન્ડ્રી નોડ્સ બનાવી શકું છું તે નોડ્સ હશે જેમાં ઓછામાં ઓછું એક ચાઈલ્ડ ઓપન માં હશે અને અન્ય તમામ નોડ્સ છે તેથી તેમને એક નંબર તરીકે દોરવા દો જેમાં બાળકો હશે જે બધા કલોઝ માં છે તે કર્નલમાં હશે તેથી તેઓ એ કલોઝ અને ઓપન અચ્છે તફાવત કર્યો અને વિચાર એ છે કે જ્યારે તમે ચાઈલ્ડ ઓપનમાં જનરેટ કરો છો ત્યારે તમારે ફક્ત બાઉન્ડ્રી જોવી પડશે અને બાઉન્ડ્રી કલોઝ નું જૂનું ફંકશન કરે છે જે શોધમાં આવશ્યકપણે લૂપિંગ કરવાનું ટાળવું પડશે તેથી જો બાળ સીમા માં હાજર હોય તો તમે તેને જનરેટ નહીં કરો નહીં તો તમે તેને જનરેટ કરો છો તેનું કાર્ય શોધને આગળ ધપાવવાનું છે તેથી તે બાઉન્ડ્રી લેયર નોડ્સની મધ્યમ સપાટી છે જે સામાન્ય રીતે શોધને પાછી આવતા અટકાવે છે જેથી કોઈ પણ નોડ બાઉન્ડ્રી અને બાઉન્ડ્રી લિસ્ટમાંમાંથી ચાઈલ્ડ જનરેટ કરશે નહીં તો હવે આપણે કલોઝ ના અન્ય ફંકશન ને સંબોધિત કરીએ જે ફરીથી માર્ગનું પુનર્નિર્માણ કરવાનું છે કારણ કે તે માર્ગને શરૂઆતથી ગોલ સુધી ફરીથી બાંધવાની મંજૂરી આપે છે તે કોર્ફ અને ઝેડ હેંગ દ્વારા સંભાળવામાં આવ્યું હતું તેથી મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે તે ફક્ત શોધને આગળ ધપાવવાની અને પ્રથમ માર્ગની સંભાળ લેવાની પ્રક્રિયા છે કારણ કે અહીં કોઈ લૂપિંગ થવા જઈ રહી નથી જે આ કિસ્સામાં ફેરફાર કરીને કાળજી લેવાનું છે ધ્યાનમાં રાખો કે ઓપન લિસ્ટ ફક્ત સફળતાઓને જ મંજૂરી આપે છે જે કલોઝ માં નથી આ કિસ્સામાં તે ખરેખર પૃન કરવામાં આવેલી કલોઝ લિસ્ટ નો શા માટે સંગ્રહ કરે છે તેઓ જોશે કે કર્નલ નો સંગ્રહ થાય હોય તે જરૂરી નથી પરંતુ બાઉન્ડ્રી સંગ્રહિત કરવી પડશે અને બાઉન્ડ્રી કોઈક અર્થમાં કલોઝ ની એજ થવાની છે તેથી જો તમે ફક્ત તેમને સંગ્રહિત કરો છો તો તમે સર્ચ ને પાછી આવતા અટકાવી શકો છો તેથી આપણે બીજી સમસ્યા પર નજર કરીએ છીએ કે માર્ગને કેવી રીતે ફરીથી બનાવવું તેથી કોર્ફ અને ઝાંગએ આપેલું અલ્ગોરિધમ ખરેખર ફક્ત ઓપન લિસ્ટ જાળવે છે તે કલોઝ લિસ્ટ જાળવતું નથી તેથી સર્ચ સ્પેસ અલ્ગોરિધમ જે અલ્ગોરિધમ દ્વારા બનાવવામાં આવે છે તે કંઈક આવું છે તેથી મારી પાસે આ સ્ટાર્ટ લિસ્ટ છે અને મારી પાસે આ ઓપન લિસ્ટ છે મારી પાસે અહીં ગોલ નોડ છે અને મારી પાસે એટલું જ છે મારી પાસે ફક્ત નોડ ઓપન છે અનુભવ કરવા માટે કે આ નોડમાં ફેરફાર કરવામાં આવે છે તે નોડથી વાકેફ છે જે આપણે જનરેટ કરવા માંગતા નથી તેથી મૂળભૂત રીતે તેની પાસે વધારાની માહિતી છે દરેક નોડ માટે કેટલાક નોડ્સનું લિસ્ટ હશે જે આ માટે ચાઈલ્ડ ને જનરેટ કરવા માટે ટર્બો હશે તેથી તેઓ બંધ થવાને બદલે જે જાળવે છે તે નોડ્સનું લેયર છે નોડ્સનું બીજું લેયર જે મોટે ભાગે આવું કંઈક છે અને તેને રિલે લેયર કહેવામાં આવે છે રિલે લેયર નોડ્સની સૂચિ છે તો આ ક્ષણે મને આ નંબરોથી રિલે દોરવા દો અને અમે આને ફક્ત રિલે નોડ માટે રાખીશું બીજા દરેક નોડ ઓપન માં રાખીશું યાદ રાખો કે A અલ્ગોરિધમમાં આપણે પેરેન્ટ પોઇન્ટરને જાળવીએ છીએ દરેક નોડમાં એક પેરેન્ટ હોય છે તે જો આપણે આસપાસ વધુ સારો માર્ગ શોધવો જરૂરી હોય તો આપણને તેની જરૂર પડશે હવે અમે કહી રહ્યા છીએ કે આપણે આમ પણ ક્યારેય વધુ સારો માર્ગ શોધી શકીશું નહીં તો પછી આપણે તેની ચિંતા ન કરવી જોઈએ પરંતુ આપણે હજી પણ કરીએ છીએ અને પેરેન્ટ પોઇન્ટરે આપણા માટે જે કાર્ય કર્યું તે અમને ઝાંગ અને કોર્ફ દ્વારા આ અલ્ગોરિધમમાં લક્ષ્ય મળ્યું ત્યારે અમને માર્ગનું પુનર્નિર્માણ કરવાની મંજૂરી આપવાનું હતું અનસેસ્ટર નોડ મેળવવા માટે ઓપન માં દરેક નોડ પોઇન્ટરને જાળવી રાખે છે જે રિલે લેયરમાં છે તેથી દરેક નોડમાં રિલે લેયર પર એક એન્સન્ટર હશે વગેરે તેથી અલબત્ત તે કલોઝ ને સંપૂર્ણપણે પૃન કરી રહ્યું નથી તે બીજા લેયર દ્વારા નજીક આવી રહ્યું છે જે રિલે લેયર છે પરંતુ જો બીજા બધા નોડ ને અહીં પૃન કરવામાં આવે તો રિલે સ્તર લગભગ અડધા નિશાન પર છે તે શું કરવાનો પ્રયાસ કરે છે હું અહીં અડધો રસ્તો ચિહ્નિત કરું છું હું અહીં વિગતો લખી રહ્યો નથી અમે પેપર માટેના પોઇન્ટર આપીશું તેમજ તમે મારા પુસ્તકમાં જોઈ શકો છો અને મેં ત્યાં અલ્ગોરિધમનું વર્ણન કર્યું છે શરૂઆતમાં જ્યારે શોધ શરૂ થાય છે ત્યારે તમે પોઇન્ટર જાળવતા નથી તમે કહી શકો છો કે આવશ્યકરીતે તમે પોઇન્ટર સોર્સ નોડ પર જાળવો છો અને અનસેસ્ટર પોઇન્ટર જે તમારે ખરેખર કરવાનું નથી પરંતુ કોઈક તબક્કે તે ખાતરી કરે છે કે આપવામાં આવેલા નોડ શરૂઆતથી ગોલ સુધીના અડધા રસ્તે ચિહ્નિત છે અને કહે છે કે હું આ નોડને રિલે લેયર બનાવી દઈશ તેથી પહેલો પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે નક્કી કરો છો કે નોડ હાફ વે માર્ક્સ પર છે તે એકદમ સચોટ ન હોવું જોઈએ મોટે ભાગે અડધા રસ્તે તમે તેના મૂલ્યો જુઓ છો અડધા રસ્તે શું થશે f વેલ્યુ પર g અને h નું મૂલ્ય લગભગ સમાન હોવા જોઈએ તેથી હું કહીશ કે g h તેથી હું કહીશ કે જો તમારું જો તમારું હ્યુરિસ્ટિક ફંકશન સારું હશે તો તે મારી નજીક હશે જો હ્યુરિસ્ટિક ફંકશન ખૂબ રૂઢિચુસ્ત હોય તો તે જરૂર કરતા થોડું ઝડપી સ્થાપિત કરીને રિલે લેયર નો અંત લાવશે તેથી તમારી પાસે ફેક્ટર અથવા એવું કંઈક હોઈ શકે છે પરંતુ આપણે તે વિગતોમાં આવશ્યક રીતે જવાની જરૂર નથી તો તમે જોયું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે તે બૉઉન્ડ્રી જાળવે છે તે માફ કરજો તે સર્ચ ફ્રન્ટીયર અથવા ઓપન લિસ્ટ જાળવે છે અને સર્ચ માં ચોક્કસ બિંદુ પર રિલે સ્તર જાળવે છે શરૂઆતમાં તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ઓપન હોય ત્યારે રિલે કરવાની જરૂર નથી જ્યારે તે અહીં આવેલા અડધા માર્ગના ચિહ્નથી મોટે ભાગે દૂર ધકેલે છે ત્યારે તે રિલે લેયર બનાવવાનું શરૂ કરે છે અને પછી તે આગળ ધકેલે છે તેથી તે એક બેઝિક સર્ચ અલ્ગોરિધમ છે કલોઝ નથી પરંતુ તે કંઈક છે તેથી તમે કલ્પના કરી શકો છો કે જ્યારે આ નોડ આ 2 નોડમાં વિસ્તરે છે તેને દૂર કરવામાં આવે છે આ નોડ દૂર કરવામાં આવે છે અને પેરેન્ટ પોઇન્ટર તરફ તેને નિર્દેશ કરવામાં આવશે તેથી આ પોઇન્ટર તેના ચાઈલ્ડ ને આપવામાં આવશે તેથી ગોલ થોડી ક્ષણોમાં પસંદ કરવામાં આવે છે જો કોઈ તબક્કે ગોલ નોડ પસંદ કરવામાં આવે તો ગોલ માટે કોઈ રિલે નોડ પર પોઇન્ટર હશે તેથી જ્યારે તમે ગોલ પસંદ કરો છો ત્યારે તમે જાણો છો કે ગોલ સુધી પહોંચવાની કિંમત શું છે અને ગોલ સુધી પહોંચવાની શ્રેષ્ઠ કિંમત શું હશે કારણ કે તમે તેનું g મૂલ્ય જાણો છો કારણ કે અમે બતાવ્યું છે કે A શ્રેષ્ઠ માર્ગ શોધે છે તેથી જ્યારે તમે ગોલ નોડ પસંદ કરો છો ત્યારે તમે ગોલ સુધી પહોંચવાનો ઓપ્ટિમલ પાથનો ખર્ચ જાણો છો પરંતુ તમે માર્ગ જાણતા નથી ત્યાં ફક્ત એક રિલે નોડ છે જેને આપણે r કહીએ છીએજે ગોલ નોડનો અનસેસ્ટર માર્ગ પર છે હવે તમારે શું જોઈએ છે તમારે સંપૂર્ણ માર્ગ જોઈએ છે તમે તે બધા નોડ્સ ઇચ્છો છો જે તમને શરૂઆતના નોડથી ગોલ નોડ સુધી લઈ જશે અને અમારી પાસે ફક્ત 1 છે જાણે કોઈ તમને કહે કે તમે અહીંથી દિલ્હી જઈ રહ્યા છો તો ભોપાલ રિલે નોડ છે અથવા એવું કંઈક છે અંતર શું છે એ ની ખબર નથી પણ તમે જોશો કે પહેલાં ભોપાલ જવું પડશે પછી દિલ્હી જવું પડશે અને તમને શ્રેષ્ઠ માર્ગ મળશે તો ચાલો સૌ પ્રથમ આ અલ્ગોરિધમનું નામ જાહેર કરીએ આને DCFS કહેવામાં આવે છે ડિવાઇડ એન્ડ કોન્કર ફ્રન્ટીયર સર્ચ આખું નામ તમને સૂચવશે કે તમે માર્ગને કેવી રીતે ફરીથી બનાવશો તેથી માર્ગને ફરીથી બનાવવા માટે તમે ડીસીએફ બે રીકર્સીવ કોલ કરો છો એક કોલ ૫ થી r સુધી જાય છે અને બીજો કોલ r થી g સુધી જાય છે તમે બે પુનરાવર્તન કોલ કરો છો અને તે તમને શું આપશે તે તમને અહીં અને બીજે ક્યાંકઅહીં ફરીથી બે નોડસ આપશે તમે અહીંથી અને અહીંથી અને અહીંથી અને અહીંથી 4 રિકર્સિવ કોલ કરો છો અને જ્યાં સુધી સમસ્યા ફક્ત એક એજ ન બની જાય સુધી તમે તે કરતા રહો છો પછીનો નોડ એ પ્રથમ નોડનું ચાઈલ્ડ છે જે આવશ્યકરીતે જ્યારે તમે પ્રશ્નોને આવશ્યકરીતે સમાપ્ત કરો છો ત્યારે બેઝ ક્લોઝ છે જ્યારે તમે પ્રથમ પ્રશ્ન ઉકેલી લો છો ત્યારે યાદ રાખો કે એકવાર તમે પ્રથમ ડીસીએફને કોલ કરો છો ત્યારે તમે તમારી બધી મેમરી ની જરૂરિયાતો સાથે સમાપ્ત કરો છો તમે ફક્ત એટલું જ જાણો છો કે શરૂઆતની નોડ છે રિલે નોડ છે અને ગોલ નોડ છે અને પછી તમે એક નવો કોલ કરો છો જે એક નાની સમસ્યા છે અથવા લગભગ અડધા કદની છે જે લગભગ g h બરાબર છે નહિ તો કદ ની સંખ્યા અસમાન હોઈ શકે છે જેનો અર્થ એ છે કે તમે કલ્પના કરો છો કે તે બેલેન્સડ બાઈનરી સર્ચ ટ્રી ને બદલે અનબેલેન્સડ બાઈનરી સર્ચ ટ્રી સાથે કામ કરવા જેવું છે તમે અડધા ભાગમાં વધુ કામ કરી શકો છો બીજા અડધા ભાગમાં જ્યાં સુધી તમે તેને લગભગ અડધા ભાગમાં વિભાજિત ન કરી શકો ત્યાં સુધી તમે કામને અડધું વિભાજિત કરશો અને જ્યાં સુધી તમે આખરે આખો માર્ગ ફરીથી ન બનાવો ત્યાં સુધી તમે તે કરતા રહેશો તેથી જ તેને ડિવાઇડ એન્ડ કોંકર ફ્રન્ટિયર સર્ચ કહેવામાં આવે છે તેને ફક્ત ઓપન લિસ્ટ અને રિલે લેયર જાળવવા માટે અલ્ગોરિધમમાં જગ્યાની જરૂર પડે છે અને પછી તે જ કરવાની જરૂર છે અમે મોટાભાગની કલોઝ લિસ્ટ ફેંકી દઈએ છીએ અને આ પ્રકારની સમસ્યા કે જેની અમે ચર્ચા કરી હતી સિક્વન્સ એલાઇનમેન્ટની સમસ્યા આ કલોઝ છે જે ઓપન કરતાં ઝડપથી ચાલી રહ્યું છે ઓપન લિનીઅર કલોઝ બને છે અને તે ક્યુઆદરેટીક સમસ્યાનું કદ છે આની જટિલતા શું હશે તેથી તમે કહી શકો છો કે ડેપ્થ ની વાસ્તવિક સમસ્યા T ની હોઈ શકે છે અને મુખ્ય જટિલતા d દ્વારા હલ કરી શકાય છે d કંઈ પણ થઈ શકે છે તે કેટલીક વાર હ્યુરિસ્ટિક ફંકશન પર આધાર રાખે છે પરંતુ સામાન્ય રીતે કેટલાક એક્સપોનેન્તીઅલ ફંકશન પર તથા તમે જે વધારાનું કામ કરી રહ્યા છો તે વધારાનું કામ શું છે 2 Td2 4 Td4 અને જ્યાં સુધી તમે ડેપ્થ 1 ની નાની સમસ્યા હલ ન કરો ત્યાં સુધી તે ચાલુ રાખશે તેથી ડેપ્થ 1 માટે કેટલાક મૂલ્ય x T થશે તેથી તમે જે વધારાનું કામ કરી રહ્યા છો અને તમે માર્ગને ફરીથી બનાવવા માટે જે વધારાના કાર્યો કરી રહ્યા છો તે બધા વધારાનું કામ કેટલા છે તેથી તમે તેને હલ કરી શકો છો તેનો ગુણાકાર ડેપ્થ ની કોમ્પ્લેક્સિટી Td ના log સાથે લો એટલે કે T log2Td તેથી જો T એક્સપોનેન્તીઅલ હોય તો તેને d થવા દો તે આ d ટાઇમ થશે જો તમે લંબાઈનો માર્ગ શોધી રહ્યા હોવ તો તમે તે d વખત કરી રહ્યા છો તેથી જો માર્ગની લંબાઈ 50 હોય તો તમારી પાસે 50 ગણું વધારાનું માર્ગના પુનર્નિર્માણમાં વધુ કામ કરવાનું છે પરંતુ આ પ્રક્રિયામાં તમે જગ્યા બચાવી રહ્યા છો ચાલો જોઈએ કે ઝોઉ અને હેન્સન શું કરે છે તેમણે કહ્યું કે આપણે સમસ્યાને અડધી કરી શકીએ છીએ સમસ્યાને અડધી માં વિભાજિત કરવા પાછળનો તર્ક શું છે અલબત્ત આપણે જાણીએ છીએ કે ડિવાઇડ એન્ડ કોન્કર ની વ્યૂહરચના કહે છે કે જો તમે તેને અડધા ભાગમાં વિભાજિત કરો છો તો તમે આ જટિલતાનો ઉપયોગ કરીને તેને હલ કરી શકો છો વધતી યાદશક્તિના આ યુગમાં તેઓ કહે છે કે જ્યારે તમારી યાદશક્તિ ખૂટી જાય ત્યારે તમારે કલોઝ ને પૃન કરીને આ કરવું પડશે તેથી તેમના અલ્ગોરિધમ SMGS કહેવામાં આવે છે જેનું આખું નામ સ્માર્ટ મેમરી ગ્રાફ સર્ચ છે તો ઝોઉ અને હેન્સને શું કર્યું તમે તે A ની જેમ કરો પૃનિંગ વગેરેની ચિંતા ન કરો પરંતુ તમારે તમારા અલ્ગોરિધમ કેટલી મેમરીનો ઉપયોગ કરી રહ્યા છે તે વિશે સંપૂર્ણ પણે જાગૃત રહેવું પડશે અને કોઈક તબક્કે જો તમને લાગે છે કે તમારી મેમરી સમાપ્ત થઈ રહી છે તો તમારે પૃનિંગ કરવું પડશે તમે શું પૃન કરો છો તમે કર્નલને પૃન કરો છો તમે બોઉન્ડ્રી જાળવી રાખો છો કારણ કે તમને તેની જરૂર છે હકીકતમાં જે ક્ષણે તમે કર્નલ ને પૃન કરો છો તે જ સમયે તમે બાઉન્ડ્રી ને રિલેમાં ફેરવો છો તેથી શરૂઆતમાં આ અલ્ગોરિધમ આ લેયર જોડે કામ કરે છે બાઉન્ડ્રી લેયર અને ઓપન લેયર બંને સાથે એકદમ નજીકથી આગળ વધી રહ્યા છે બોઉન્ડ્રી લેયર ઓપન લેયર ને અનુસરી રહ્યું છે તો ચાલો આપણે કહીએ કે આ એક પરિસ્થિતિ છે જેમાં આ એક બોઉન્ડ્રી અને ઓપન લેયર છે બહારનું જે લેયર છે તે ઓપન લેયર છે અને અંદરનું લેયર છે તે બાઉન્ડ્રી લેયર છે બાઉન્ડ્રી લેયરની અંદર જે કંઈ પણ છે તે કલોઝ છે જેમ કે બધા કર્નલ તેથી તમારું કાઉન્ટર તમને કંઈક કહે છે કે તમારી મેમરી ખૂટી રહી છે તો તમે શું કરો છો તેથી તમે આખા કલોઝ ને પૃન કરો છે અને આને રિલે લેયર માં રૂપાંતરિત કરો છો અને ત્યાંથી સર્ચ આગળ વધે છે તેથી ચાલો આપણે અહીં એક શંકુ આકાર નું એક લેયર દોરીએ તેને આવશ્યક રીતે અનુસરતું બીજું બાઉન્ડ્રી લેયર પણ દોરીએ છે તેથી તમામ બિંદુઓ પર બાઉન્ડ્રી લેયર ફક્ત આ સર્ચ ફ્રન્ટીયર ને અનુસરે છે કારણ કે તેને સર્ચ ને પાછી લીક થવાથી દૂર રાખવાની જરૂર છે આવશ્યકરીતે જ્યારે પણ તમે ઓપનમાં ચાઈલ્ડ જનરેટ કરો છો ત્યારે તમે બાઉન્ડ્રી લેયર પર તપાસ કરો છો કે ચાઈલ્ડ છે કે નહીં અને પછી આ વળાંક વચ્ચેનો વિસ્તાર છે અને એ કર્નલ છે જેને તમે આવશ્યકરીતે પૃન કર્યું નથી પછી ફરીથી કોઈ તમને કહે છે કે તમારી મેમરી ખૂટી રહી છે તેથી ફરીથી તમે આને બીજા લેયર માં રૂપાંતરીત કરી દો છો તેથી જ તેને સ્માર્ટ મેમરી કહેવામાં આવે છે કારણકે તે જાણે છે કે તમે કેટલી મેમરીનો ઉપયોગ કરી રહ્યા છો અને તે આવશ્યકરીતે મેમરીથી કેટલા દૂર છો તેથી ડિવાઇડ એન્ડ કોન્કર સર્ચ થી વિપરીત આ અડધા રસ્તે એક રિલે લેયર જાળવે છે સર્ચ માં જરૂરી તેટલા લેયર જાળવવામાં આવે છે તે 0 1 2 અથવા 4 હોઈ શકે છે તે સમસ્યા કેટલી મોટી છે અને તમને કેટલી મેમરી ઉપલબ્ધ છે તેના પર આધાર રાખે છે કોઈક તબક્કે જ્યારે તે ગોલ શોધે છે ત્યારે કેટલોક રિલે લેયર સુધી નો થોડો માર્ગ હશે જેને તેઓ ડેન્સ પાથ કહે છે અને તમે કોઈ મિકેનિઝમ નો ઉપયોગ કરીને તેને આ લેયર થી બીજા એમ આગળ ના લેયર સુધી બનાવો તેમાં આગળ ના પોઇન્ટર્સની શ્રેણી હશે જેને તેઓ તેને સ્પાર્સ પાથ કહો છો તેથી તેમની પરિભાષામાં ડિવાઇડ એન્ડ કોન્કર ફ્રન્ટીયર સર્ચ માં 2 સ્પાર્સ પાથ છે એક શરૂઆતથી રિલે સુધીનો અને બીજો રિલે થી ગોલ સુધીનો સ્માર્ટ મેમરી ગ્રાફ સર્ચમાં જો તમે ખૂબ મોટી સમસ્યા હલ કરી રહ્યા છો તો તમારી પાસે મોટો સ્પાર્સ પાથ હોઈ શકે છે પછી તમારે તે દરેકને હલ કરવા માટે ઘણા રીકર્સીવ કોલ કરવા પડશે તેથી એવું બની શકે છે કે તમારી આસપાસ પહેલી વાર ૫ રિલે લેયર બનાવો તેથી શરૂઆતથી 1 1 થી 2 2 થી 3 સુધી 3 થી 4 સુધી 4 થી 5 સુધી તમે 5 રીકર્સીવ કોલ કરશો પરંતુ દરેક રીકર્સીવ કોલ માટે તે શક્ય છે કારણ કે તે એક સ્માર્ટ અલ્ગોરિથમ છે તમે વધુ પુનરાવર્તન કોલ ન કરી શકો કારણ કે તમે કલ્પના કરી શકો છો કે તે કલોઝ છે તેથી મેમરી અમુક હદ સુધી આ સહન કરી શકે છે એ અર્થમાં કે તે જાણે છે કે તે કેટલી મેમરીનો ઉપયોગ કરી શકે છે અને જ્યારે તે મેમરી ઓછી હોય ત્યારે તે ફક્ત કર્નલ ને પૃન કરે છે પૃન કરેલા કર્નલ માર્ગને ફરીથી બનાવવા માટેનો ખર્ચ ઉઠાવે છે કારણ કે એકવાર તમે આ નોડસ ને દૂર કરો છો પછી તમારે માર્ગને ફરીથી બનાવવા માટે તમામ રીકર્સીવ કોલ કરવા પડશે પરંતુ અહીં તમે તેને દૂર કરતા નથી તેથી તમારે બેક પોઇન્ટરને અનુસરવું પડશે અને મેમરી કેટલી બાકી છે તેના આધારે ત્યાંથી રસ્તો મેળવવો પડશે તે સ્માર્ટ રીતે વર્તે છે હવે તે કલોઝ લિસ્ટ ના પ્રુનિંગ તરફ આગળ વધે છે જે હકીકતમાં આ બંને જૂથો દ્વારા ફરી એકવાર કરવામાં આવે છે તો કલોઝ લિસ્ટ ને કેવી રીતે પૃન કરે છે ઝોઉ અને હંસને શું બતાવ્યું આ 2004ની આસપાસ ની વાત છે માટે આપણે જે અલ્ગોરિધમ જોઈ રહ્યા છીએ તેની તુલનામાં તે બહુ પાછળ નથી તેઓ એક વિચાર આપે છે જે થોડું વિચિત્ર જેવું લાગે છે પરંતુ તે બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિક સર્ચ કરે છે તે શબ્દોમાં વિરોધાભાસ લાગે છે માટે પ્રથમ આપણે બ્રીથ ફર્સ્ટ પાછળનો મૂળભૂત વિચાર અને ઓપન લિસ્ટ ના પ્રુનિંગ કરવાની વાત કરી રહ્યા છીએ હવે ઘણા બધા અલ્ગોરિધમ જે ખર્ચમાં કેટલીક અપર બાઉન્ડ મેળવવા ઓપન લિસ્ટ ને પૃન કરવા પર આધાર રાખે છે તમે જેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના f ના અપર બાઉન્ડ પર U ની ગણતરી કરો સમસ્યાના ઉકેલ માટે વધુ સંભવિત મૂલ્યનો ખર્ચ શું થશે તમે અપર બાઉન્ડની ગણતરી કેવી રીતે કરો છો પ્રથમ રસ્તો એ છે કે રિલે એલ્ગોરિધમનો ઉપયોગ કરવો અને સમસ્યાનું સમાધાન શોધવું તેથી તમેં ખૂબ જાડા બીમ સાથે બીમ સર્ચ કરો છે અને આશા છે કે તમને કોઈ ઉકેલ મળશે તે શ્રેષ્ઠ ન હોઈ શકે પરંતુ તે અપર બાઉન્ડ આપશે જો તમે કોઈ ઉકેલ જાણો છો જે અપર બાઉન્ડ પર હલ કરી શકાય છે અને આ રીત આ અલ્ગોરિધમના વિવિધ વર્ઝન માં કામ કરે છે જેમ કે તમને વધુ સારો ઉકેલ મળે કે તરત જ તમે અપર બાઉન્ડ ઘટાડો છો અને પછી જો તે તમારું શરૂઆતનું ગોલ હોય તો તેઓ કંઈક નીચે મુજબ કહે છે આ તમારું ગોલ નોડ છે અને જો તમારી પાસે બાઉન્ડ્રી છે જે અપર બાઉન્ડ છેતે ખૂબ યોગ્ય નથી તેથી અપર બાઉન્ડ બાઉન્ડ્રીની જેમ કાર્ય કરે છે જેનો અર્થ એ છે કે કોઈ નોડ ની f વૅલ્યુ U કરતા વધારે છે તો તમે તેને વિસ્તૃત કરી શકતા નથી તેથી ઉદાહરણ તરીકે જો તમે અહીં ચાઈલ્ડ જનરેટ કરો છોતો તમે આ 2 ચાઈલ્ડ ને ક્યારેય વિસ્તૃત કરતા નથી તેઓ તે કરશે તેથી અમે સર્ચ ફક્ત આ હાયપોથેટીકલ બાઉન્ડ્રી માં જ કરવા જઈ રહ્યા છીએ જે તમે f મૂલ્યની મદદથી નક્કી કરો છો તેથી ઓપન નોડને વિસ્તૃત કરતા પહેલા જુઓ કે તે U કરતા ઓછું છે પછી જ તમે વિસ્તૃત કરશો હવે જો તમે A ની જેમ અપર બાઉન્ડ ને ધ્યાનમાં લઇ ને બ્રીથ ફર્સ્ટ સર્ચ કરો છો તો કોઈક તબક્કે ઓપન કંઈક આવું દેખાશે હવે જો તમે બ્લાઇન્ડ બ્રીથ ફર્સ્ટ સર્ચ કરવા માંગો તો તમારી બાઉન્ડ્રી કઈંક આવી દેખાશે માનો કે સમસ્યા જોવા માટે દરેક એજ માટે ખર્ચ સમાન છે પરંતુ જો તમે બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિ સર્ચ કરો છો તો તમે આ અપર બાઉન્ડ દ્વારા માર્ગદર્શન લો છો જે તમે હ્યુરિસ્ટિક એલ્ગોરિધમ દ્વારા બનાવ્યું છે તેથી જો તમારી પાસે એટલું જ ઓપન હોય તો તે આ અલ્ગોરિધમ માટે ઓપન છે અને સામાન્ય રીતે વ્યક્તિ અનુભવથી નિરીક્ષણ કરી શકે છે કે બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિક સર્ચ માટે ઓપન ની સાઈઝ A કરતા નાની છે પરંતુ તેને ફેસ વૅલ્યુ તરીકે ન લો પરંતુ તે ફક્ત અંતર્જ્ઞાન માટે છે હવે બીજા ફેરફાર વિશે જોઈએ જેમાં આગળ આ એરિયા ને વધુ પૃન કરવા અને તેને સ્થિર પહોળાઈથી રાખવા માટે છે અને તમે કલ્પના કરી શકો છો કે તે અલ્ગોરિધમ બીમ સર્ચ છે આપણે બીમ સર્ચ અગાઉ જોયું હતું બીમ સર્ચ માં તમે ગોલ ન મેળવો ત્યાં સુધી શોધતા રહો છો તે અર્થમાં બીમ સર્ચનું એક અલગ સ્વરૂપ છે હિલ ક્લાઇમ્બિંગ બીમ સર્ચ જેવું નથી જેમાં જો તમને અહીં વધુ સારી નોડ ન મળે તો તમે અટકી જાઓ છો બીમ સર્ચ નો અર્થ એ છે કે તમે ઓપન લિસ્ટ માં સ્થિર પહોળાઈ જાળવી રાખો છો પછી તમે ગોલ તરફ આગળ વધો છો દેખીતી રીતે તે પૂર્ણ થયું નથી કારણ કે તમે નોડ દૂર કરી રહ્યા છો માટે બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિ સર્ચ પૂર્ણ થાય છે તે ગોલ માટેનો માર્ગ શોધી કાઢશે પરંતુ જો તે આ દિશામાં બીમ સર્ચ થી દૂર જાય અને તે તમને માર્ગ આપી શકતું નથી તો તે પૂર્ણ થતું નથી તો આપણે બીમ સર્ચ કેવી રીતે પૂર્ણ કરી શકીએ તેથી આપણે કરીએ તે પહેલાં ઝોઉ અને હેન્સને આ આપ્યું હતું તેથી આ બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિ સર્ચ છે અને તમે તેને ડિવાઇડ અને કોન્કર ક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરીને ડિવાઇડ અને કોન્કર બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિ સર્ચ માં ફેરવી શકો છો જેને આપણે બધા જાણીએ છીએ તેથી સામાન્ય રીતે જો તમે આ ગ્રાફ બનાવવા માંગો છો તો તમારી પાસે ઓપન હોવું જોઈએ જે કંઈક આવું દેખાવું જોઈએ અને એની પાછળ કલોઝ ન હોય તેવું બાઉન્ડ્રી લેયર હશે તેથી તમે કલ્પના કરી શકો છો કે સર્ચ આ દિશામાં આગળ વધે છે અને આ ઓપન ધીમે ધીમે આ બાઉન્ડ્રીમાં ફેરવાઈ જશે અને નવું ઓપન આગળ વધશે અને તેની વચ્ચે ક્યાંક 1 લેયર હશે તેથી આ રિલે છે આ બાઉન્ડ્રી છે અને આ ઓપન છે તેથી જો તમે નોડના આ 3 લેયરને જાળવો છો તો તમે બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિક સર્ચ ને ડિવાઇડ એન્ડ કોન્કર બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિક સર્ચ માં ફેરવી શકો છો અને તમારે માર્ગને ફરીથી બનાવવા માટે સમાન પ્રક્રિયા કરવી પડશે તેથી તમારી પાસે અલ્ગોરિધમ છે જે ફક્ત ઓપન ને નહિ પરંતુ કલોઝ ને પણ બચાવે છે કારણ કે હવે તમે કલોઝ ને નથી રાખતા તમે ફક્ત બાઉન્ડ્રી અને રીલે લેયર ને રાખી રહ્યા છો જે રીતે સ્માર્ટ મેમરી ગ્રાફ સર્ચ માં કર્યું હતું હવે અલબત્ત તમે બીમ સર્ચ સાથે પણ આવું જ કરી શકો છો તેથી અમે આ અલ્ગોરિધમને સર્ચ ટ્રી તરીકે વિચારીશું કારણ કે તે આ રીતે કરવું સરળ છે તેથી ફક્ત વિચારો કે આ એક સર્ચ ટ્રી છે જે આના જેવા સર્ચ એલ્ગોરિધમ ની શોધ કરે છે અને અમે આ મેપિંગ જોયું અગાઉ અમે એવું ધાર્યું હતું કે સર્ચ ટ્રી ઓર્ડર ટ્રી છે તેથી સૌથી નાના હ્યુરિસ્ટિક મૂલ્યો ડાબી અને વધુ હ્યુરિસ્ટિક મૂલ્યો જમણી બાજુ હોય છે તેથી આ માત્ર વિચારવા ખાતર માની લો કે તે h વૅલ્યુ વધી રહી છે તેથી માની લો કે આપણે આ ટ્રી h વૅલ્યુને વધારીને ઓર્ડર કરી રહ્યા છે આ કિસ્સામાં આપણે અહીં જે બાઉન્ડ્રીની વાત કરી રહ્યા છીએ જેને u અપર બાઉન્ડ થી બનાવવામાં આવી છે તે કંઈક આવી દેખાય છે તો તમારે તેના વિશે થોડું વિચારવું પડશે અને તમારી જાતને ખાતરી આપવી પડશે કે u વૅલ્યુ કંઈક આવી હશે એ યાદ રાખવું જોઈએ કે આ બાજુ વેલ્યુ u કરતા નાની છે અને બીજી બાજુ વેલ્યૂ u કરતા મોટી છે કારણ કે u અપર બાઉન્ડ પર છે જે આપણે શોધી કાઢ્યું છે આપણે જાણીએ છીએ કે આપણે ટ્રી ના તે ભાગમાં સર્ચ કરવાની જરૂર નથી તેથી આપણે ફક્ત ટ્રી ના આ ભાગમાં સર્ચ કરીએ છીએ કારણ કે તે હ્યુરિસ્ટિક સર્ચ છે હવે આપણે માની શકીએ છીએ કે આ ટ્રી એવી રીતે દોરવામાં આવે છે કે હ્યુરિસ્ટિક મૂલ્યો ડાબેથી જમણે વધી રહ્યા છે તેથી તમે કલ્પના કરી શકો છો કે હ્યુરિસ્ટિક સર્ચ પણ આવશ્યકરીતે ડાબેથી જમણે આગળ વધે છે તેથી ડિવાઇડ એન્ડ બીમ સ્ટેક સર્ચમાં આ બીમ સર્ચ છે હવે બીમ ડાબા નોડથી શોધવાનું શરૂ કરે છે પરંતુ મેં શું થાય છે તે બતાવવા માટે તેને મધ્યમાં બનાવ્યું છે હવે બીમ સર્ચ અધૂરું છે જેનો અમે અનુભવ કર્યો છે જેથી તમે તેને બેક ટ્રેકિંગ કરીને પૂર્ણ કરી શકો જે થોડું રીકર્સીવ બ્રીથ ફર્સ્ટ સર્ચ એ કર્યું હતું તેના જેવું જ છે તેથી અમે બેકઅપ મૂલ્યો વિશે વાત કરી રહ્યા નથી ફક્ત બેક ટ્રેકિંગ અને રિટ્રાઇ એટલે કે ફરીથી પ્રયાશ કરવો તેથી જો તે આ અપર બાઉન્ડ માં કામ કરે છે તો પાછા આવે છે અને કંઈક બીજું પ્રયાસ કરે છે અને પાછા આવે છે અને કંઈક બીજું પ્રયાસ કરે છે અને કંઈક બીજું પ્રયાસ કરે છે તેથી કેટલાક બેક ટ્રેકિંગની જેમ અમે અનુકરણ કરવા માંગીએ છીએ સિવાય કે આ વિઝ્યુઅલાઇઝેશન જે ખરેખર મારો દૃષ્ટિકોણ છે તમને તે કાગળમાં નહીં મળે આ હ્યુરિસ્ટિક મૂલ્ય ડાબેથી જમણે ક્રમમાં છે તેથી તે આ જગ્યામાં ડાબેથી જમણે ડેપ્થ ફર્સ્ટ સર્ચ જેવું છે પરંતુ આપણે આને કેવી રીતે બેક ટ્રકિંગ કરી શકીએ અને તેનો અમલ કેવી રીતે કરી શકીએ અમે બીજું ડેટા સ્ટ્રચર બનાવીને આ કરીએ છીએ જેને બીમ સ્ટેક કહેવામાં આવે છે જ્યાં આપણે દરેક સપાટી પર 2 મૂલ્યોનો સંગ્રહ કરીએ છીએ પહેલું f મિન છે અને બીજું f મેક્સ છે અને તે જમણા હાથ પર ઓપન ઈન્ટરવલ છે અને ડાબા હાથ પર કલોઝ ઈન્ટરવલ છે તેથી આ બંને મૂલ્ય આપણને કહી રહ્યા છે કે આપણે આ જગ્યામાં ક્યાં સર્ચ કરી રહ્યા છીએ f મિનનું મૂલ્ય અહીં છે અને f મેક્સનું મૂલ્ય અહીં છે તેથી તે અલ્ગોરિથમ ને કહે છે કે સર્ચ નો કયો ભાગ શોધી રહ્યો છે અને તે દરેક લેયર માટે કરશે અમારી પાસે દરેક લેયર માટે આ બે મૂલ્યો જે f min છે તો જો તમે પાછા બેક્ટ્રેકીંગ કરી રહ્યા છો અને તમે આ લેયરના આ પોઇન્ટ પર પાછા આવી રહ્યા છો તો તેનો અર્થ શું છે તમને ઉકેલ મળ્યો નથી અને તમે આ લેયર પર પાછા ફર્યા છો તમે અહીં બીજી સર્ચ શરૂ કરવા માંગો છો અને પછી તે આ લેયર પર f min અને આ લેયર પર f max છે તમે આ લેયર પર પાછા જાઓ અને ફરીથી મૂલ્ય ને રીસેટ કરો છો તો ધારો કે તે 100 છે અને તેનું મૂલ્ય 150 છે તમે તેને 150 અથવા કોઈ અલગ મૂલ્ય સાથે બદલી શકો છો કારણ કે અમારી પાસે ઓપેન લિસ્ટ છે જે તમે જનરેટ કરો છો તેથી તમે તેના પેરેન્ટ્સ પાસે પાછા જાઓ અને ઓપન લિસ્ટ બનાવો ફક્ત તે ચાઈલ્ડ કે જેમની કિંમત કાં તો 150 t max થી વધુ છે અથવા સમાન છે તે 180 હોઈ શકે અને કંઈક તેના પર આધાર રાખી ને નવું બીમ લેયર બનાવે છે છે બીમ સ્ટેકનું પ્રારંભિક મૂલ્ય શું હશે તે દરેક મૂલ્ય હશે O U તેથી બીમ સ્ટેક જે કરી રહ્યું છે તે બેકટ્રેકિંગ પ્રક્રિયામાં મદદ કરી રહ્યું છે એકવાર તમે લેયર પર પાછા આવી જાઓ અને જો તમે જનરેટ કરો છો તેથી તમે તે નોડ પર જાઓ છો અને તેમના ચાઈલ્ડ ને જનરેટ કરો છો બીમ સ્ટેક તમને કહેશે કે તમે પહેલેથી જ 150 સુધીની કિંમત જોઈ છે અને 150 થી વધુ મૂલ્યો ને જુઓ તેથી તેમને ઉત્પન્ન કરો ફક્ત તે મૂલ્યો ને જુઓ કેટલા પર આધાર રાખે છે તે 180 અથવા 190 અથવા કંઈ પણ હોઈ શકે છે તેથી તમારે માનવું પડશે કે આ બીમ સ્ટેક જાળવવાથી આપણે સર્ચ સ્પેસમાં સંપૂર્ણ રસ્તો શોધી કાઢીશું તેથી તેમાં તે બતાવવું ખૂબ મુશ્કેલ છે પરંતુ આ જગ્યામાં h મૂલ્યના ક્રમમાં જે છે તે રજૂ કરવું સરળ છે સર્ચ ડાબી બાજુ થી જમણી બાજુ તરફ જાય છે જો તમે આ દૃશ્યની અંદરની બધી જગ્યા શોધી શકો તો તમારું અલ્ગોરિધમ પૂર્ણ થઈ શકે છે અને આ બીમ સ્ટેક આપણને આમ કરવાની મંજૂરી આપે છે તો તેને BSS બીમ સ્ટેક સર્ચ કહેવામાં આવે છે અને આગળનું પગલું એ છે કે તમે કલ્પના કરો છો કે તે ડિવાઇડ એન્ડ કોન્કર બીમ સ્ટેક સર્ચ સાથે વિસ્તૃત થઈ શકે છે તે ડિવાઇડ એન્ડ કોન્કર બ્રીથ ફર્સ્ટ હ્યુરિસ્ટિક સર્ચ ની જેમ માત્ર 4 સપાટીઓ જાળવે છે તે અહીં એક ઓપન લેયર બાઉન્ડ્રી લેયર અને અહીં ક્યાંક કેટલાક રિલે લેયર જાળવે છે તે ફક્ત આ 3 વસ્તુઓ જાળવે છે બીમ સ્ટેક સર્ચ આ બીમની અંદર જે કંઈ છે તે બધું જાળવી રાખે છે હું તમને જે પ્રશ્નપૂછવા માંગુ છું આશા રાખું છું કે તમારી સાથે થશે બીમ સ્ટેક સર્ચમાં દરેક નોડ ના પેરેન્ટ્સ હશે તમે પેરેન્ટ્સ પાસે પાછા જઈ શકો છો અને તેના ચાઈલ્ડ ને ફરીથી જનરેટ કરી શકો છો અને અન્ય ચાઈલ્ડ નો સેટ ડિવાઇડ એન્ડ કોન્કર બીમ સ્ટેક સર્ચમાં લઈ શકો છો તમારી પાસે ઓપન લેયર નથી તમારી પાસે ફક્ત બાઉન્ડ્રી લેયર અને રિલે લેયર છે તો તમે હવે કેવી રીતે બેકટ્રેક કરશો હું આશા રાખું છું કે તમે હવે સમસ્યા જોશો કદાચ હું થોડો ઝડપી જઈ રહ્યો છું કારણ કે મારી પાસે સમય પૂરો થઈ રહ્યો છે આ સર્ચ અહીં કેવી રીતે જશે અને તેને ફરીથી આ સ્પેસમાં પ્રયાસ કરશે ચાલો માની લઈએ કે રિલેથી અથવા બીજું કંઈ પણ થી કોઈ ફરક પડતો નથી તે અહીં કેવી રીતે જાય છે તમે આ પગલું કેવી રીતે કરશો કારણ કે અમારી પાસે અહીં આ રિલે નોડ ના પેરેન્ટ નથી અને અમારી પાસે બાઉન્ડ્રી નોડ ના પેરેન્ટ્સ પણ નથી માટે અમે આ પેરેન્ટ્સ પર પણ પાછા જઈ શકતા નથી આ પેપર ઝોઉ અને હેન્સન દ્વારા 2005માં ICAPS માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું આ પેપર માટે તેમને ICAPS એ ઇન્ટરનૅશનલ કોન્ફરન્સ ઓન એક્યુડોમેટેડ પ્લાંનિંગ એન્ડ શેડયુલિંગ માં બેસ્ટ પેપર નો પુરસ્કાર મળ્યો હતો તેથી તે શક્ય છે તેથી હું તમને પૂછવા માંગુ છું કે હું બીમ સ્ટેક સર્ચ નું અનુકરણ કરવા માંગુ છું જેનો અર્થ એ છે કે હું બીમ ને હું ડાઉન એટલે કે નીચે શોધીશ અને હું બાઉન્ડ્રી સાથે ટકરાવું છું તો હું ત્યાંથી પાછો આવીશ અને કંઈક બીજું અજમાવીશ સમસ્યા એ છે કે જો હું કલોઝ લિસ્ટ અથવા પેરેન્ટ ને છોડી દઉં તો હું કેવી રીતે પાછો આવીશ અને બીજું કંઈક અજમાવીશ તમારી પાસે આ પ્રશ્નનો જવાબ આપવા માટે 1 મિનિટ છે અને જવાબ એ છે કે તમે પાછા જવાની વાત કરતા નથી તમે સોર્સ માંથી ફરીથી જનરેટ કરો છો તો ચાલો કહીએ કે તમે નવમા લેયર પર છો અને તમે આઠમા લેયર પર પાછા જવા માંગો છો તમે શું કરો છો તમે સ્ટાર્ટ પર જાઓ છો અને 8 લેયર જનરેટ કરો છો તમે કયા ચાઈલ્ડ ને પસંદ કરશો બીમ સ્ટેક તમને કહેશે કે તમે કયા ચાઈલ્ડ જનરેટ કરી રહ્યા છો જે આ બીમની અંદરના ચાઈલ્ડ છે જે આ બીમ સ્ટેકથી વાકેફ છે તેથી જો તમે આઠમા લેયર પર જાઓ છો તો તમે આ લેયર ઉત્પન્ન કરો છો અલબત્ત અહીં ફરીથી વધારાનું કામ છે એક પગલું પહેલા પાછા જાઓ અને પછી પાછા પ્રયાસ કરો પરંતુ અહીં તમારે સોર્સ થી પેરેન્ટ્સ સુધી આવવું પડશે અને પછી પેરેન્ટ્સ ને આ પેરેન્ટ્સ સાથે અને ફરીથી તે જ રીતે આવવું પડશે જો તમે બેક ટ્રેક પર જાઓ છો તો તમારી પાસે વધારાનું કામ હશે પરંતુ આના પરિણામે જો તમે બીમ સ્ટેક દ્વારા ઇચ્છિત મેમરી જોડો નહીં જે તેની સાથે રેખીય છે પરંતુ તે એક નાના મૂલ્યો ની અપેક્ષા રાખે છે ડિવાઇડ એન્ડ કોન્કર બીમ સ્ટેક સર્ચ ની સ્પેસ શું હશે તે સ્થિત છે તમે પહોળાઈનું ત્રણ સ્તર શોધી રહ્યા છો ઓપન લેયર બોઉંડ્રી લેયર અને રિલે લેયર તેથી A એલ્ગોરિધમથી શરૂ થાય છે જેને વધારે મેમરી ની જરૂર હતી અમારી પાસે એક અલ્ગોરિધમ છે જેમાં વ્યવહારિક રીતે સતત મેમરીની જરૂર પડે છે મોટી મેમરી સાઇઝના આ યુગમાં તમે ઇચ્છો તેટલા સમય સુધી બીમની પહોળાઈ રાખી શકો છો અને તે કામ કરશે તેથી હું અહીં અટકું છું હું માનું છું કે પ્રોફેસર શ્રી ચૌધરી બહાર રાહ જોઈ રહ્યા છે અને આ સાથે અમે સર્ચ નો ભાગ સમાપ્ત કરીશું અને આગામી વર્ગમાં થોડા જુદા દ્રષ્ટિકોણથી સમસ્યા હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું જ્યારે અમે બુધવારે મળીએ છીએ કે તમે સમસ્યા ને જોવાનું ગોલ જાણો છો તમે ગોલ થી સમસ્યા તરફ કેવી રીતે આગળ વધો છો